ઠીક છે પછી વાય એ કનેક્શન છે આ કિસ્સામાં તટસ્થ તારા માટે અલગ છે અહીં તટસ્થ નથી ત્યાં તટસ્થ અલગ છે તેથી શૂન્ય ક્રમ વર્તમાન વર્તમાન તરીકે વહેતો નથી અને આ બાજુ ડેલ્ટા છે અને પછીના આકૃતિ વિશે ડેલ્ટા જોશે તેથી તે તારો છે કે તારો બાજુ એ તમારી અરાઉન્ડ ગ્રાઉન્ડ નથી તેથી કોઈ શૂન્ય ક્રમ વર્તમાન કેનફ્લો અને ડેલ્ટા માટે તમે જાણો છો ત્યાં કોઈ તટસ્થ અધિકાર નથી તેથી આ ખુલ્લું રહેશે આ રહેશે અને આ તમારો સંદર્ભ છે આનો અર્થ એ કે આ બે ડાયાગ્રામ આ એક કે વાય ગ્રાઉન્ડ અને બીજી બાજુ ગૌણ બાજુ લંબાઈ વિનાનું છે અને આ બાજુ અને આ બાજુ તમારા પર તે સમાન નકારાત્મક ક્રમ આકૃતિ ધરાવે છે આ પ્રકારનું જોડાણ છે આ એક અને આ એક છે તેથી આ ખુલ્લું રહેશે કારણ કે કોઈ નકારાત્મક અનુક્રમ વર્તમાન વહેતો નથી જ્યારે તમે અસંતુલિત દોષ માટે આંકડા લેશો ત્યારે દેખાશે વસ્તુઓ કેવી રીતે જોડાયેલ છે હવે બીજો એક તે છે કે વાય ગ્રાઉન્ડ છે પરંતુ આ કિસ્સામાં એ કનેક્શન શું થશે જે તટસ્થ રીતે આધારીત છે એનો અર્થ એ કે પ્રાથમિક વર્તમાન પ્રવાહ કરી શકે છે કારણ કે એ કનેક્ટેડ ગૌણમાં શૂન્ય ક્રમ પરિભ્રમણ વર્તમાન છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં એક શૂન્ય ક્રમ તમારા શૂન્ય ક્રમ કે જેને તમે જેને ફરતા વર્તમાન કહે છે તે ડેલ્ટામાં વહે શકે છે પરંતુ તે તેને છોડશે નહીં તે તમારા ટર્મિનલને છોડી શકશે નહીં તેથી આ કિસ્સામાં મારો અર્થ છે તેથી તે પરિભ્રમણ કરશે તે તમારા શૂન્ય ક્રમ વર્તમાનને ફરતું બનાવશે તેથી આ કિસ્સામાં શું થશે કે તે એ કનેક્ટેડ ગૌણમાં ફરતું શૂન્ય ક્રમ છે અને વાય કનેક્ટેડ પ્રાઇમરી માટેનું ગ્રાઉન્ડ રીટર્ન પાથ તેનો અર્થ એ કે તમારો તટસ્થ groundભો થયો એ પ્રાથમિક બાજુનો અર્થ છે તેનો વર્તમાન પ્રવાહ થઈ શકે છે કારણ કે ત્યાં એક તમે હશે જેને તમે ડેલ્ટાની અંદર ફરતા પ્રવાહને કહો છો તેનો અર્થ એ છે કે તેનો અર્થ એ છે કે પરંતુ આ કિસ્સામાં શું થશે તે પણ નોંધ લેશે કે કોઈ શૂન્ય ક્રમ વર્તમાન એ ટર્મિનલ્સને છોડી શકશે નહીં તેથી તે તે ડેલ્ટા ટર્મિનલને છોડી શકતો નથી કારણ કે તે એક ફરતું પ્રવાહ છે આનો અર્થ એ કે આ શૂન્ય ક્રમ વર્તમાન તટસ્થ પ્રવાહ કરી શકે છે તે પૂર્વ દિશા છે તે વહે છે કારણ કે ફરતા શૂન્ય ક્રમ વર્તમાન ડેલ્ટામાં છે તેથી તે કિસ્સામાં એથિસ શું થશે તે ટ્રાન્સફોર્મરની તમારી શૂન્ય સિક્વન્સ રિએક્ટન્સ છે પછી તમે તેને તેને જોડો પરંતુ ડેલ્ટાથી તે ટર્મિનલને શૂન્ય ક્રમ વર્તમાન છોડી શકતો નથી તે એક ફરતું છે તો આ ખુલ્લું રહેશે અને આ તમારું એક છે અને આ તમારો સંદર્ભ છે તેથી આ થોડી વસ્તુ તમારે આને સમજવી પડશે તેથી આ બાજુ ગ્રાઉન્ડ થયેલ છે તેથી પ્રાથમિક પરિભ્રમણ કરતું પ્રવાહ ડેલ્ટામાં વહેશે કારણ કે ડેલ્ટામાં પણ શૂન્ય ક્રમ ફરતું વર્તમાન છે પરંતુ તે છોડી શકતો નથી એ થી તમારી અંતર્ગત પરંતુ તે અંદર હશે તે એક પરિભ્રમણમાં હશે તેથી જ પરંતુ પ્રાથમિક પ્રવાહ વહેતો થઈ શકે છે કારણ કે આ બાજુ ગ્રાઉન્ડ થયેલ છે અને આ બાજુ તમારું શૂન્ય ક્રમ પ્રવાહ પ્રાથમિક બાજુ વહે શકે છે તે શા માટે છે અને એ તે વર્તમાનમાં ફરતા શૂન્ય ક્રમ છે પરંતુ તેથી ટર્મિનલને છોડી શકતો નથી તે આ જોડાણ માટેનું તમારું શૂન્ય ક્રમ આકૃતિ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સને તેને સંદર્ભ સાથે જોડશે કારણ કે શરૂઆતમાં મેં કહ્યું હતું કે પ્રાથમિક પ્રવાહ વહે છે કારણ કે ત્યાં છે એ કનેક્ટરમાં શૂન્ય ક્રમ ફરતા વર્તમાન તેથી તેને જોડો પરંતુ આ પછી તમે ખુલ્લું છોડી દો કારણ કે આ બાજુનો ડેલ્ટા કે શૂન્ય ક્રમ એ ટર્મિનલ છોડી શકશે નહીં તેથી આ પ્રકારનાં જોડાણ માટેનું આ તમારું શૂન્ય સિક્વન્સ નેટવર્ક આકૃતિ છે અને આના માટે બીજો છેલ્લો એક બીજી બાબત એ છે કે તમારું એ એ કનેક્શન આ પણ એ છે આ પણ એ એ છે આ કિસ્સામાં શું થશે શૂન્ય સિક્વન્સ વર્તમાન એમાં ફરે છે પરંતુ તે ટર્મિનલ છોડી શકતું નથી તેથી આકૃતિઓ યોગ્ય હોવી જોઈએ સરસ રીતે એ ટર્મિનલ અને સમકક્ષ સર્કિટ કે જે ફરતું વર્તમાન છે તે આ છે આ છે આ આ આ બાજુ છે આ બાજુ ખુલ્લી રહેશે આ બાજુ ખુલ્લી રહેશે પરંતુ એક નાનો લૂપ બનાવો જેનાથી ટ્રાન્સફોર્મર શૂન્ય ક્રમ તમારા અવબાધ અને બસ આ રીતે બંધ કરો તેથી જો તમે આ પ્રકારની ડાયાગ્રામ જોશો ત્યારે હું તમને આ પ્રકારની વસ્તુનો અર્થ કરીશ તો આ લૂપ પોતે જ આ બાજુથી અથવા આ બાજુથી અલગ થઈ ગઈ છે કારણ કે તે તમારા ફરતા પ્રવાહને પરિભ્રમણ કરે છે તેથી એ એઈટ એક સરળ હશે કે તમે તેને સંદર્ભમાં બનાવો સંદર્ભમાં બનાવો પરંતુ આ ખુલ્લું રહેશે તો એ એ માટે તે શૂન્ય સિક્વન્સ આકૃતિ છે તેથી ટ્રાન્સફોર્મર માટે આવા 5 જોડાણો છે જ્યારે ભૂલ થાય ત્યારે તમે જે ક callલ કરો છો તે હલ કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રકારની તમારી ડિયા કહે છે કે આ શૂન્ય સિક્વન્સ નેટવર્ક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સરળ વસ્તુઓને ખૂબ સરળ બનાવે છે તેથી તે તમારું છે તેનો અર્થ એ છે કે આપણે સપ્રમાણ ઘટક સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમને સાચું કહ્યું છે તેથી આ બધી બાબતોમાં આપણે વધુ કે ઓછા ચર્ચા કરી છે ખરેખર કંઈ જ બાકી રહ્યું નથી હવે ચાલો આપણે હા લઈએ એક ઉદાહરણ છે તેનું ઉદાહરણ છે આ કંઈક આવું તેથી ધારો કે તમારી પાસે સ્વયં અને મ્યુચ્યુઅલ તત્વો સાથે ત્રણ તબક્કાનું સંતુલન વાય કનેક્ટેડ લોડ છે જે આકૃતિ 6 માં બતાવ્યા પ્રમાણે લોડ તટસ્થ ઝેડ 0 સાથે આધારીત છે તેનો અર્થ એ કે તમારું આ Zreactance જે 0 તરીકે લેવામાં આવે છે તમારે અનુક્રમ અવરોધો નક્કી કરવા પડશે તેથી તમારી પાસે 3 તબક્કો છે કે તમારું શું સંતુલન વાય કનેક્ટેડ લોડ છે આનો અર્થ એ કે તે તમારા તબક્કો છે આ આ છે આ બી છે અને આ સી વોલ્ટેજ છે વાવ વીબી અને વર્તમાન આ આઈઆઈ આઈસી દ્વારા વહેતું હોય છે અને રીએક્ટન્સ એ ઝેડ ઝેડ ઝેસબુટ છે જેમને તબક્કાઓ વચ્ચે પરસ્પર ઇન્ડક્ટન્સ છે તેનો અર્થ એ કે તબક્કો અને એ અને બીઝેડએમ વચ્ચે ફેઝ બેન્ડ સીઝેડએમ વચ્ચે અને ફેઝ એ અને ઇ વચ્ચે જે ઝેડએમ છે અને આ તમારું છે તે તટસ્થ પ્રવાહમાં છે તેથી આ સંતુલિત વાય કનેક્ટેડ લોડ છે તેથી તમારે તમારા અનુક્રમણિકાને અવરોધવું પડશે તેથી ગ્રાઉન્ડ વોલ્ટેજની લાઇન કારણ કે આ તમારા સર્કિટ થિયરીમાંથી એક છે જેનો તમે અભ્યાસ કરેલો કપલ સર્કિટ છે તો ગ્રાઉન્ડ વોલ્ટેજ વીએ ની લાઇન વીએ બરાબર હશે કારણ કે ત્યાં પરસ્પર ઇન્ડક્ટન્સ છે તેથી તમે V a is Z Ia Zm Ib Zm I લખી શકો છો કારણ કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તબક્કાઓ વચ્ચે આપવામાં આવે છે તેવી જ રીતે તમારું કારણ કે તમે Vp માટે લખી રહ્યા છો Zs Ib બીજા બે Zm Ia Zm Ic હશે જ્યારે આપણે Ve Zs I લખીશું અન્ય બે Zm Ia Zm Ip છે તો આ રીતે આપણે ગ્રાઉન્ડ વોલ્ટેજ વીએ વીબી વીસી પર લાઈન લખીશું તેથી આ સમીકરણ તમે મેટ્રિક્સ સ્વરૂપમાં મૂક્યું છે જે Zs Zm Zm Zm Zs Zm Zm Zm Zs છે આ સમીકરણ કહે છે હવે અમે તેનું અનુસરણ કરીશું તે જ તત્વજ્ ફીલૌસૌફી ને અનુસરીશું મેટ્રિક્સ તેના મ્યુટ્યુઆલસ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તરીકે તબક્કાઓ વચ્ચે છે તેથી આ મેટ્રિક્સ ઝૅએબીસી ને વ્યાખ્યાયિત કરશે તે છે કે આપણે એ જ સંબંધ વિશે જાણીએ છીએ જે વી ઝૅએબીસી આઇપી જે વી છે તે ફક્ત આ જ સમીકરણથી અને આ છે તમારું ઝૅએબીસી મેટ્રિક્સ તો વીપી તમારા વીએ વીબી વીસી બરાબર છે આઇપી આઇ આઇ આઇ અને ઝૅએબીસી આના સમાન છે તેથી સમાન સંબંધ 12 ત્યાં સમીકરણ પર પાછા જશે Vp A Vs અને Ip A Is અર્થ એ થાય કે તેનો અર્થ એ કે તમારું વી છે તમારું એ વિ સમાન સંબંધ સમીકરણ 12 અને આઈપી એ એક સમાન સંબંધ છે અને આ એક વી તમે અહીં જેને તમે વી કરો છો તે સમાન છે તમે તમારા એ વીસૌર એ વી મૂક્યા અને અહીં પણ Ip A Is મૂકો જો તમે એ વી મૂકી દો તો ઝૅએબીસી Is થઈ જશે ગુણાકાર સમીકરણ આ બંને બાજુ જી તમે એ દ્વારા ગુણાકાર કરો જો તમે એ દ્વારા ગુણાકાર કરો તો તે વીએ 1 વીએ 2 વીએ 0 1 જી આ એઆ 1 આર બરાબર છે પછી આ તમારું ઝૅએબીસી છે આ એ છે તમે જાણો આ બધી વસ્તુઓ તમે જાણો છો અને આ તમારું આઈએ 1 આઇએ 2 આઇએ 0 ગુણાકાર જો તમે ગુણાકાર કરો છો તો પછી શું થશે કે આ વીએ 1 વીએ 2 વીએ 0 ઇસ ઝેડ ઝેડમી 0 0 બરાબર બનવા માટે તે 0 ઝેડ ઝેડમી 0 બનશે અને તે 0 0 Zs 2 Zm આઈએ 1 આઇએ 2 આઇએ 0 છે આ સમીકરણ 7 2 માફ 7 છે કારણ કે અહીં તેથી ઘણાં સમીકરણો ત્યાં 4 તમારા ચાર પાંચ 6 છે અને અગાઉ પણ 2 અને 3 તેથી ઝેડ હકારાત્મક ક્રમ બરાબર હશે Zs Zm સિક્વેન્સ પણ Zs Zm શૂન્ય ક્રમ તમારા Zs 2 Zm રાઇટ બનશે તેથી હવે પછીનું ઉદાહરણ એ કનેક્ટેડ રેઝિસ્ટિવ લોડ છે તેથી આ આપણે ફક્ત સમજી લીધું છે કે ફક્ત તે પહેલાં ફક્ત તે જ છે કે આ ગુણાકાર તમારે તેને યોગ્ય રીતે બનાવવો પડશે કારણ કે 3 જી 3 મેટ્રિક્સ ગુણાકાર છે અને આ બી ઓપરેશન ઓપરેશન બી તમારે વધુ સારી રીતે ચાલાકી કરવી પડશે જેમ કે તમને આ સાચો જવાબ મળશે તેથી આગળનું ઉદાહરણ 2 છે એ કનેક્ટેરેસ્ટીવ લોડ એ આકૃતિ in માં બતાવ્યા પ્રમાણે અસંતુલિત ત્રણ તબક્કાની સપ્લાયમાં જોડાયેલ છે હું તમને કલ્પના કરીશ કે તમને બતાવે છે કે લાઈન કરંટના સપ્રમાણ ઘટકો મળે છે ડેલ્ટા કરંટના સપ્રમાણ ઘટકો પણ મળે છે બંનેએ તમારે લાઇન વર્તમાનના સપ્રમાણ ઘટક તેમજ આ એ વર્તમાનના તમારા સપ્રમાણ ઘટક શોધવા પડશે તેથી આ વસ્તુ આ ઉદાહરણની જેમ છે તે આયટ છે આયુર આકૃતિ તે ડેલ્ટા કનેક્શન છે તે શાખા છે તે પ્રતિકારક 3 આર 3 આર અને 3 આર લેવામાં આવે છે તબક્કામાં વર્તમાન 15 60 ° એમ્પીયર છે તબક્કા બીમાં તમારા 10 30 ° એમ્પીયર તેથી વર્તમાન તમારા વર્તમાનમાં વર્તમાન વર્તમાન છે અહીં તમે તેને સરળતાથી શોધી શકો છો હું કારણ કે આઈએ ઇબ આઇસી 0 તેથી પ્રથમ તમે અહીં શું કરી શકશો Ia Ib I 0 Ia આપેલા બરાબર છે 15 60 ° એમ્પીયર I તેથી 10 30 ° એમ્પીયર આપવામાં આવે છે 15 60 ° 10 30 ° I 0 તેથી આઈયુને 18 154 ° એમ્પીયર મળશે તેથી તમને મળી 3 વર્તમાન 3 લાઇન પ્રવાહો અને તે અસંતુલિત છે હવે ઇક્વેશન 24 25 અને 26 કે 24 નો ઉપયોગ ખરેખર તેથી તે છે તે હું 15 60 ° છે ઇબ તમારા 10 30 to બરાબર છે તેથી તે બી દ્વારા ગુણાકાર છે તેથી તે 10 120 ° 30 ° છે અને 18 I c એ 154 ° 154 240 ° છે તેથી જો તમે આને સરળ બનાવશો તો તમને Ial 4 64 8 5 ° એમ્પીયર મળશે માત્ર વસ્તુ એ છે કે આ ગણતરીઓ તમારે કોઈક વાર યોગ્ય રીતે કરવાની હોય છે હું પુનરાવર્તન કરું છું કે આ બધી ગણતરીઓ ખરેખર જ્યારે મારા દ્વારા કરવામાં આવી હતી તેથી જો ગણતરીમાં કોઈ ભૂલ હોય તો બીજી બાબતો ફક્ત મને જણાવો 1 તેથી સમાન રીતે Ia2 ફરીથી બરાબર છે જે સમીકરણ 25 માંથી છે આ સમીકરણ 25 અમે આ તમામ કિંમતોને બદલીએ છીએ જે Ia2 15 60 ° 10 30 ° 240 ° 18 154 ° 120 ° તેથી Ia2 મળશે 13 96 77 9 ° એમ્પીયર હવે અને તે છે અને તે જ હું પહેલેથી જ તે શરત આપવામાં આવી છે કારણ કે A જોડાણ તે Ia Ib Içis 0 છે તેથી તે Ia0 0 એમ્પીયર છે હવે તમારા આઈએ 1 આઇએ 2 આઇએ 0 પર જાઓ હવે અમને આઇબી 1 આઈબી 2 આઇબો0 આઇસીએલ I પર જાઓ આપણે જાણીએ કે આઇબી બી તેથી આપણે જાણીએ છીએ કે આ બનશે 4 5 ° એમ્પીયર અમે ઇબ 2 બી આઈએ 2 ને જાણીએ છીએ જે 13 1 ° એમ્પીયર છે અને આઇપો બી આઈઓ 0 એમ્પીયર તેવી જ રીતે 3 ડી આઈસી તમે હવે મેળવી શકો છો આઇલ બી ઇલૈઉ 44 64 148 5 ° એમ્પીયર મેળવશે 96 અને આ 162 1 ° એમ્પીયર andIco B Iao 0 એમ્પીયર તેથી આપણે આઇબી 1 આઈબી 2 આઇબો0 મળ્યા આઇબી1 આઇબી 2 આઇબી 0 અમે આઇસી1 ડીઆઈસી 2 આઇસી1 મેળવ્યાં હવે તમારે બીજું કંઈક શોધવું પડશે કે જે તે ત્રીસ વર્ષ એ છે કે તમે તેને વાયમાં કન્વર્ટ કરશો હવે તમારે આ ને કન્વર્ટ કરવું પડશે વાય માં તેથી તેનો અર્થ એ કે જો તમે વાય માં રૂપાંતરિત કરો છો તો તે આર આરઆર બનશે કારણ કે જો તે તેથી તેને 3 આર 3 આર 3 આર 3 આર 3 આર આપવામાં આવે છે તેથી જો તમે આ તારો કન્વર્ટ કરો જો તે છે તો આખરે તે આર થઈ જશે તેથી જ આ 3 આર 3 આર 3 આર એ આર છે અને આ આર છે અને વર્તમાન તે અહીં આર તરીકે લેવામાં આવે છે અને વોલ્ટેજ તે વી અધિકાર છે એ જ રીતે વીબીએ અને વીસીએ અહીં તેથી આ કિસ્સામાં અહીં તમારું જે તમે કલ કરો છો જો તમે આ વીબીએ બરાબર હોય તો તમે આ લૂપમાં KVL કહી શકો છો તેથી તે તમારું હું આર આર વાબ છે તેનો અર્થ એ છે કે વાબ આર હું હું તે તમારું આઈએબી યોગ્ય છે તો અને તમારું અને આ અને સોરી વાબ બરાબર Vab 3R R ની બરાબર છે હવે હું બાદબાકી કરું છું Iab અહીંથી બરાબર છે Iab આ વર્તમાન વર્તમાનમાં a to b ની બરાબર છે તો આ વી અબ કરંટ Iab છે તેથી આ આંકડો આ આંકડાથી બરાબર છે તે 3R જેટલો તમે 3 આર ક Rલ કરો છો તેના સમાન છે આનો અર્થ એ કે આ ખરેખર હું તમારા માટે છું કારણ કે તે આ વસ્તુ છે જે તમને કૌંસમાં સહાય કરશે જે હું ખરેખર લખી રહ્યો છું તે છે આકૃતિ from થી તમારા right અધિકારની આકૃતિ છે તેથી તેનો અર્થ એ છે કે આ આંકડામાંથી આઇએબ તમે લખી શકો છો કે તમારી વાબ આનો અર્થ છે કે આ વાબ આર આઇએએબી ઇબ તેથી તમે અહીં વાબ મૂકો જે 3R આર લા ઇબ 3 આર હશે એટલે કે તમારી આરઆર રદ થશે અને આઇએબ ડબલ્યુવીલ હશે 15 60 ° કારણ કે આઇએ 15 60 ° અને Ib 10 30 ° તેથી 10 30 ° તેથી Iab તમને 6 3 ° એમ્પીયર મળશે આ તમારું Iab સમાન રીતે સમાન રીતે મારો અર્થ એ જ રીતે તમે Ibc અને Ica ગણતરી કરી શકો છો તેથી આ પ્રકારની વસ્તુ માટે Ibc યાદ રાખવું ખૂબ જ સરળ છે ફક્ત એક તૃતીયાંશ જ હશે લીધેલા ડેટા મુજબ Ib તેથી Ibc Ib Ic તેથી 10 30 ° આઇ 18 154 3 ડી તે આવે છે Ibc 8 33 6 64 એમ્પીયર એજ રીતે Ica હશે તેથી Ica 10 52 ની હશે તે 138 6° એમ્પીયરને સરળ બનાવશે હવે આ Iab Ibc Ica છે જે આપણને હવે પોઝિટિવ સિક્વન્સ નેગેટીવ સિક્વન્સ અને તમારા શૂન્ય સિક્વન્સ કમ્પોનન્ટ વર્તમાન પર કહેવા માટે મળ્યું છે તેથી સમાન ફિલોસોફી સમાન ફોર્મ્યુલા તેથી Iabl લખશે કારણ કે આપણને Iab Ibc Ica મળ્યું છે હવે Iab1 એ લીટીનો હકારાત્મક ક્રમ ઘટક વર્તમાન છે b તેથી તે Iab1 Iab B Ibc B² Ica છે તેથી તમે આ બધા મૂલ્યોને અવેજી કરો છો તેથી Iab1 Iab 6 01 266 33 તે તમારું Ibc જે છે તે 8 64 ° પરંતુ B તેથી 120 ° 6 64 ° તમારા બી2 Ica બી2 Ica ખરેખર Ica 138 6 °બરાબર અને તે સાથે બી2 240 ° તેથી 10 6° તેથી જો તમે ઇબિથટને સરળ બનાવશો તો તમારું 2 67 38 5° એમ્પીયર બનશે તેવી જ રીતે Iab2 Iab B²Ibe B Ica હું કૃપા કરીને આ બધા ખૂણાઓને Iab Ibc Ica and બી2 and બી નો વિકલ્પ આપો અને કૃપા કરીને સરળ બનાવો તમને Iab2 8 06 107 9 ° એમ્પીયર મળશે અને Iab0 તે Iab Ibe Ica હશે Iabo 0 બનશે એ પણ નોંધ લો કે તમે ફક્ત ચકાસી શકો છો કે Iab1 ખરેખર જે 30 ° છે તમે જાણો છો કે અહીં Ia1 અવેજી રુટ દ્વારા વહેંચાય છે આ વસ્તુ v3 તમે Ia2 L જોશો કે આ ખરેખર Iabl1 Ia1 3 30° બની રહ્યું છે તે જ રીતે અહીં Iab2 Ia23∠30° બનશે જે આ ધરાવે છે તેથી આ મેં ફક્ત કૌંસમાં લખ્યું છે તેથી આ તે છે એનો અર્થ એ છે કે આઈએ કે તમારું આયબલેન્ડ આ તમારા તબક્કોનો સકારાત્મક ક્રમ ઘટક છે જે તમે આ તબક્કોને એક અધિકાર કહો છો તેથી આ સંબંધ ધરાવે છે તેથી આ ફક્ત તે જ છે તે તમારે વસ્તુની યોગ્ય ગણતરી કરવી પડશે અને તમારે હવે અમુક વસ્તુઓ યાદ રાખવાની છે ધીમે ધીમે અને ધીરે ધીરે આપણે કંઈક બીજું જોશું હવે બીજી એક એ છે સમસ્યા જેવી સમસ્યાઓ અથવા તે જ સમયે તમે વસ્તુ જાણો છો કે વસ્તુ કેવી રીતે થઈ શકે છે ઉદાહરણ તરીકે તમારી પાસે ડેલ્ટા કનેક્ટેડ લોડ અધિકાર છે અને ત્રણ તબક્કો પુરવઠો તે ત્રણ તબક્કાનો પુરવઠો એબીસી છે અને તે એક વર્તમાન છે અને તે અને વર્તમાનમાં 15 એમ્પીયરનો પુરવઠો પૂરો પાડે છે પરંતુ જો એક લીટીમાં ફ્યુઝ ઓગળે છે ખરેખર તે પછીના વર્તમાનના સપ્રમાણ ઘટકોની ગણતરી છે તેથી મારો અર્થ એ છે કે તે એક લીટીનો અર્થ છે કે તે કાપવામાં ફ્યુઝ ઓગળે છે તેનો અર્થ છે કે ચાલ્યો ગયો તેનો અર્થ એ કે હું 0 થઈશ તેથી શું થશે તેથી તે કિસ્સામાં જો આ 0 છે પરંતુ વર્તમાનમાં ફક્ત 15 એમ્પીયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી માની લો કે આઇએ બરાબર છે આપણે લઈએ છીએ 15 એલ 0 જેનો એક એમ્પીયર સંદર્ભ છે પછી આઇબ 0 છે તેનો અર્થ છે થિસ્ટિસ આઈએ અને આ આઈસી પણ કારણ કે અહીં કોઈ વર્તમાન નથી તેનો અર્થ એ કે આ આઈસીનો માર્ગ છે તેનો અર્થ એ કે તમારું આઈસી કે આઇએ આઇએ પછી આઇસી તેથી આ કિસ્સામાં આઇબી 0 તેથી Ic is Icmeans Ic 15 180° એમ્પીયર તેથી આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે રિલેશનશિપ Ia1 Ia B Ic B2 Ib તેથી તમે આ બધા મૂલ્યો Ia Ib Ic નો બદલો એટલે કે કોઈપણ રીતે 0 બરાબર અને B એ એંગલ તેથી તમને Ia1 7 5 j 4 33 એમ્પીયર મળશે હવે એ જ રીતે ફરીથી Ia Ib Ic અવેજી અને B ત્યાં છે તે મુજબ તમે આ કોણ મૂકી શકો છો તેથી તે 7 5 j 4 33Amp હશે અને Ia0 Ia Ic Ib બનશે જે 0 છે તેનો અર્થ એ કે ક્રોસ ગાલ માટે આઇએ 3 ની બરાબર છે IA Ial Ia2 Ia0 ની બરાબર છે Ia0 0 છે તેથી Ia1 આ બધુ વત્તા બરાબર છે તેથી જે 4 33 રદ થશે આખરે તે 150 થઈ જશે તેથી ક્રોસ ચેક માટે આ એક સરળ સમસ્યા છે પરંતુ તે એક સારી સમસ્યા છે આગળ આ પછીનું દરેક બતાવશે કે આપણે અભ્યાસ કર્યો છે કે એકમ સિસ્ટમ દીઠ એકસાથે કે આ સમસ્યા પોતે જ એક સંપૂર્ણ પૃષ્ઠ છે પરંતુ તે મુશ્કેલ નથી પરંતુ શૂન્ય ક્રમની બાબત છે કે આખા પૃષ્ઠની સમસ્યા આ જેવી છે પછી હું સમજાવીશ સવાલ એ છે કે યુનિટ સિસ્ટમ દીઠ તમે તે કર્યું છે કે અમે એક વિશિષ્ટ આધાર લીધેલ છે અને તે મુજબ લીટીના તમારા બેઝ વોલ્ટેજનો તમામ આધાર તેમજ જનરેટર અથવા ટ્રાન્સફોર્મર જે પણ છે તે મુજબ તે બદલાયો છે તેથી તે વસ્તુઓ જે અમે તમારા યુનિટ સિસ્ટમ દીઠ અભ્યાસ કરી છે અને અહીં આ સમસ્યા માટે આપણને તે સૂત્રોની જરૂર છે પહેલા આપણે તેને તે જૂના આધાર અવબાધમાં રૂપાંતરિત કરવું પડશે અને પછી તમે તેને નવો આધાર તમે તેને એકમ દીઠ રૂપાંતરિત કરો તેથી આ ઉદાહરણ હું સીધું જ લખીશ કારણ કે દીઠ એકમ સિસ્ટમ ઘટક મુજબ મને યાદ છે કે બધું આપવામાં આવ્યું છે અને ઘણી સમસ્યાઓ હલ થઈ ગઈ છે તેથી આકૃતિ આપતા પહેલા આ એક ખૂબ મોટી સમસ્યા છે પરંતુ બરાબર ધ્યાનપૂર્વક વાંચો કે આકૃતિ આપવામાં આવશે તેથી વસ્તુઓ વધુ સરળ હશે એક 50 એમવીએ 11 કે વી સિંક્રનસ જનરેટર મેં બતાવ્યું કે આકૃતિમાં 20 નો પેટા ક્ષણિક પ્રતિક્રિયા છે જનરેટર બે સપ્લાય કરે છે આકૃતિ 9 માં બતાવ્યા પ્રમાણે બંને છેડે ટ્રાન્સફોર્મર સાથે ટ્રાન્સમિશન લાઇન ઉપરના મોટર્સ હું તે પર આવીશ મોટરોએ 30 અને 15 એમવીએના ઇનપુટ્સને 25 સબટ્રાન્સિયેન્ટ રિએક્ટેન્સ સાથે 10 કેવી બંને રેટ કર્યા છે ત્રણ તબક્કાના ટ્રાન્સફોર્મર્સ બંનેને 60 એમવીએ 10 8 121 કેવી રેટ કર્યા છે જેમાં દરેક યુનિટ દીઠ 10 લિકેજ રિએક્ટેન્સ છે જનરેટર અને દરેકના 6 મોટર્સ માટે શૂન્ય અનુક્રમ પ્રતિક્રિયાઓ ધારો 5 ના વર્તમાન મર્યાદિત રિએક્ટર જનરેટર અને મોટર નંબર 2 ના તટસ્થમાં જોડાયેલા છે ત્યાં બે મોટર છે તેથી તે મોટર નંબર 2 છે બંને ટ્રાન્સમિશન લાઇનનો શૂન્ય સિક્વન્સ રિએક્ટન્સ 300 છે લાઇનની શ્રેણીની પ્રતિક્રિયા 100 છે તેથી સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ નેટવર્ક દોરો સકારાત્મક એકવાર આપણે બધા પરિમાણો મેળવી લીધા પછી હકારાત્મક અને નકારાત્મક ક્રમ કોઈ સમસ્યા ન હોવી તે એક સમસ્યા છે તે શૂન્ય ક્રમ છે મારો અર્થ છે કે તમારે તેને ખૂબ કાળજીપૂર્વક બનાવવું પડશે તેથી આ ખરેખર કેટલીક એવી ધારણા છે કે ધારે છે કે દરેક મશીનનું નકારાત્મક અનુક્રમ પ્રતિક્રિયા એ તેના પેટા ક્ષણિક પ્રતિક્રિયા જેટલું પણ આપવામાં આવે છે તે બરાબર છે તેથી આ આકૃતિ છે જે તમારી પાસે જનરેટર છે જનરેટર ખરેખર વાય કનેક્ટરને ગ્રાઉન્ડ કર્યું છે આ ટ્રાન્સફોર્મર ટી છે આ તમારી એ વાય ટ્રાન્સફોર્મર વાય સાઇડ ગ્રાઉન્ડ છે આ ટ્રાન્સફોર્મર T2Y છે અહીં વાય સાઇડ ગ્રાઉન્ડ પણ છે અહીં પણ તમારી મોટર 1 આ ખરેખર મોટર્સ છે આ મોટર 1 અહીં વાય છે પરંતુ કોઈ જમીન નથી અને આ મોટર 2 છે આ 2 વર્તુળની અંદરના વર્તુળમાં કૌંસમાં લખાયેલું છે અહીં પણ મેં 1 લખ્યું છે અને અહીં તે આ મોટર જમણી તેથી હવે જ્યારે તમે આવું કરશો હવે તમે આવી સમસ્યાને હલ કરશો કે તમે કોઈ ભૂલ અથવા કંઈપણ કરશે નહીં જ્યારે તમે ગણતરી કરશો તમે કેટલાક મુદ્દાને ચિહ્નિત કરો ઉદાહરણ તરીકે આ ડી છે તમે મૂકી શકો છો કોઈ વસ્તુ જેવી બસ પટ્ટી પણ કોઈ સમસ્યા નથી પછી તમે આ બનાવી શકો છો ઇ અને એફ આ લાઈન ખરેખર છે આ ખરેખર તમારી લાઇન છે જે ટ્રાન્સમિશન લાઇન છે અને આ અહીં એફ પણ છે જે અહીં બિંદુ દ્વારા ચિહ્ન દ્વારા ચિહ્નિત કરી શકે છે I તમારી પીક્યુ રાખો અને આ બિંદુને મેં તેને ચિહ્નિત નથી કર્યું અને જો મેં ચિહ્નિત કર્યું છે તો હું તમને પછીથી આકૃતિમાં બતાવીશ અને આ બિંદુ p અને q છે આ રીતે તમે તેને જ્યાં પણ ચિહ્નિત કરો છો તે દરેક સ્થાને તેને ચિહ્નિત કરો પછી તમે જોશો કે વસ્તુઓ તમારા માટે સરળ હશે તેથી આપણે સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ આકૃતિ દોરવાનું છે એકવાર તમે પરિમાણોને સકારાત્મક અને નકારાત્મક મેળવશો તે કોઈ સમસ્યા નથી તેથી માત્ર વસ્તુ એ શૂન્ય ક્રમ છે તમારે થોડુંક સમજવું પડશે તો ધારો બેઝ પાવર 50 એમવીએ અને બેઝ વોલ્ટેજ 11 કેવી બરાબર છે કારણ કે આ જનરેટર ખરેખર 50 એમવીએ 11 કેવી આપ્યો છે તેથી તમે જે કરી રહ્યા છો તે છે કે અમે ખરેખર બેઝ પાવર 50 એમવીએ અને બેઝ વોલ્ટેજ 11 કેવી યોગ્ય માની રહ્યા છીએ તેથી હવે 121 ટ્રાન્સમિશન લાઇનનો બેઝ વોલ્ટેજ પછી તે બેલ 10 8kv થશે કારણ કે આ ટ્રાન્સફોર્મર આ ટ્રાન્સફોર્મર બાજુ ખરેખર તે તમારી 10 8 121 કે વી છે તેથી તે લીટી બાજુ માટે તે આધાર બદલાશે તે તેની તરફેણ કરશે 11 121 બનો કારણ કે ટ્રાન્સફોર્મર ખરેખર તે છે તમારા 10 તમારા 10 8 121 10 8 કેવી તેથી તે 11 121 121 10 8 છે તેથી તે તમારા બેઝ વોલ્ટેજને દોરે છે 123 2 કેવી હવે મોટર બેઝ વોલ્ટેજ તમારે ફરીથી થિસ્ટિસ પર જવું પડશે આ ટ્રાન્સફોર્મર ફરીથી 10 તમારી 10 8 તમારી આ વસ્તુ 121 તેથી ફરીથી તે 123 8 થશે તેથી મોટર સાઈડ ફરીથી તે 11 કે બની જશે આ બધા આપણે દીઠ એકમ વસ્તુ માટે જોઇ છે હું આશા રાખું છું કે તમે આ સમજી શકશો તેથી ટ્રાન્સફોર્મર રિએક્ટેન્સ બંનેને એક્સટીઆઈ આપવામાં આવે છે એક્સટી 2 આને 10 અધિકાર આપવામાં આવે છે હવે તમારે તે જ થે ટ્પર યુનિટ સિસ્ટમ છે જે મેં લખ્યું નથી કે તે કયા સમીકરણ નંબર છે પરંતુ વિચાર એ છે કે પ્રથમ આ તે તમારું છે કરો કે ટ્રાન્સફોર્મર 60 એમવીએ છે કે જે તમારી બંને ટ્રાન્સફોર્મર રેટીંગ આપવામાં આવી છે મને બતાવવા દો કે આ ડેટા ક્યાં આપવામાં આવે છે કે તમે અહીં છો મેં કોઈ લખ્યું નથી અહીં તે આપવામાં આવ્યું છે કે મોટર્સને આ અને આ ટ્રાન્સફોર્મર્સ ફોર તમારા ત્રણ તબક્કાના ટ્રાન્સફોર્મર્સ બંને 60 એમવીએ જમણે અને 10 8 121 કેવી રેટેડ હોય છે તેનો અર્થ એ કે આ ટ્રાન્સફોર્મર દરને આ યુનિટ અવબાધને 0 1 અધિકાર આપવામાં આવે છે તેથી પ્રથમ તે છે કે ટ્રાન્સફોર્મર બેઝ અવબાધ 6010 પોઇન્ટ તમારો છે જેને તમે કહો છો તે 10 82 તેથી જો તમે ગુણાકાર કરો તો આ તે મૂળ હશે જે 10 82 છે તેની સાથે તમે 60 ગુણાકાર કરો છો તેના પોતાના આધારમાં તેનું કહેવું ઓહમિક મૂલ્ય છે હવે અમે 50 એમવીએ બેઝ અને 112 ડ takenલ લીધા છે તેથી તેથી તે 0 1 આવી રહ્યું છે એટલે કે 50 તેથી તમારે તે ભાગવું પડશે 50 60 11 0 0805 p u આ જૂનો તમારો જૂનો આધાર અને એમવીએનો નવો આધાર તેમજ વોલ્ટેજ તેનો અર્થ એ કે પ્રતિ યુનિટ સિસ્ટમ વિગતો આપવામાં આવે છે તેથી વિગતો આપી છે તેથી ત્યાંથી માત્ર હું જ બરાબર લખી રહ્યો છું તેથી આ રીતે એક્સટી 1 એક્સટી 2 પ્રતિ યુનિટ 0 0805 મળશે આભાર પણ આવકાર